ચાલો આપણે બીજો કોયડો ગણવાનો પ્રયાસ કરીએ તેથી હવે આ પછીનાં કોયડામાં આપણે ફ્લેટ પ્લેટ પર બાઉન્ડ્રી લેયરના કિસ્સા વિશે ફરી સમજીશું કે જે કિસ્સા વિશે આપણે થોડાક સમય પહેલા ચર્ચા કરી હતી જ્યારે આપણે સ્નિગ્ધતા વિશે ચર્ચા કરી હતી તેથી એવી પરિસ્થિતિ શું છે કે તમારી પાસે ફ્લેટ પ્લેટ પર પ્રવાહી દૂરથી એકસમાન વેગ સાથે આવે છે કહો u∞ આ પ્રવાહી પ્લેટ ઊપર પડી રહ્યુ છે પ્લેટની સ્નિગ્ધતા એટલે કે પ્રવાહીની સ્નિગ્ધતા ને કારણે એકબીજા પર સ્નિગ્ધ ક્રિયા પ્રતિક્રિયાઓ થાય છે પ્રથમ વસ્તુ એ છે કે પ્લેટ પ્રવાહીને ધીમું કરવાનો પ્રયાસ કરે છે જે તેની સાથે સંપર્કમાં છે અને તે અસર પ્રવાહીની સ્નિગ્ધતા દ્વારા બહારની તરફના બાહ્ય પ્રવાહીમાં ફેલાય છે તેથી ત્યાં દિવાલની નજીક એક પાતળુ સ્તર છે જ્યાં પ્લેટની આ અસર નિષ્ફળ થાય છે અને વેલોસિટી ગ્રેડીયન્ટ વેગ પ્રોફાઇલ velocity gradient બને છે તેથી તે સ્તરની બહાર પ્રવાહી ખરેખર પ્લેટની અસર અનુભવતુ નથી અને તે પાતળુ સ્તર બાઉન્ડ્રી લેયર તરીકે ઓળખાય છે તેથી ચાલો આપણે કહીએ કે પ્લેટની ધાર પર તમને વેગ પ્રોફાઇલ વેલોસિટી પ્રોફાઇલ velocity profile આપવામાં આવી છે ચાલો આપણે તે કહીએ કે સ્થાનિક રીતે બાઉન્ડ્રી લેયરની જાડાઈ δ દ્વારા દર્શાવવામાં આવે છે જેની કિંમત x પર આધારિત δ છે આ δ ની કિંમત આ સ્થાન પર બાઉન્ડ્રી લેયરની જાડાઈ છે જ્યાં x ની કિંમત '1' છે વેગ પ્રોફાઇલ પ્રવાહી પર પ્લેટ દ્વારા ચોખ્ખો ડ્રેગ ફોર્સ આ એક ભૌતિક દ્રષ્ટિએ જાણવાલાયક ગુણધર્મ પરિમાણ parameter છે સ્નિગ્ધ અસરોને કારણે ત્યાં એક ખેંચાણ બળ છે જે ત્યાં છે અને જેને લીઘે પ્લેટ પ્રવાહી ને ધીમું કરવાનો પ્રયાસ કરે છે અને આપણો ઉદ્દેશ એ શોધવાનો છે કે આ લંબાઈ '1' પર નેટ ફોર્સ કેટલું લાગે છે તેથી બળ શોધવા માટે આપણે સમજી શકીએ છીએ કે આપણને રેખીય વેગમાત્રા સંરક્ષણની જરૂર પડી શકે છે કારણ કે બળ શામેલ છે અને જ્યારે આપણી પાસે રેખીય વેગમાત્રા સંરક્ષણનુ સમીકરણ છે ત્યારે તેના માસ નું પણ સંરક્ષણ કરવું જોઈએ તેથી તે આપણા નિયંત્રણ વોલ્યુમ કંટ્રોલ વોલ્યુમ control volume પસંદ કરવા પર આધારિત છે તેથી ચાલો આપણે પહેલા સાહજિક રીતે નિયંત્રણ વોલ્યુમ કંટ્રોલ વોલ્યુમ control volume પસંદ કરીએ અને કોયડો ગણવાનો પ્રયાસ કરીએ અને પછી જુઓ અને સમજો કે આપણે સાહજિક રીતે પસંદ કરેલ નિયંત્રણ વોલ્યુમ કંટ્રોલ વોલ્યુમ control volume બરાબર છે કે નહીં તે વિશે તપાસ કરવાનો પ્રયાસ કરીશું તો ચાલો આપણે કહીએ કે આપણે આ કાળી લીટી પસંદ કરીએ છીએ તે બાઉન્ડ્રી લેયરની ધાર છે બાઉન્ડ્રી લેયરની ધાર શું છે આપણે જાણીએ છીએ કે ફક્ત આ સ્તરની અંદર જ વેગ પ્રોફાઇલ છે આનાથી આગળ વેગ લગભગ એકસમાન છે જેની કિંમત લગભગ 'u' અનંત ને સમાન છે તેથી જો તમે નિયંત્રણ વોલ્યુમ લેવા ઇચ્છો છો તો ચાલો આપણે કહીએ કે આપણે આના જેવું નિયંત્રણ વોલ્યુમ પસંદ કરીએ છીએ જે ફક્ત બાઉન્ડ્રી લેયરની ધારને ઘેરાયેલો વિસ્તાર નિયંત્રણ વોલ્યુમ કંટ્રોલ વોલ્યુમ control volume છે હવે ચાલો આપણે જોઈએ કે નિયંત્રણ વોલ્યુમની કંટ્રોલ વોલ્યુમ control volume વૈકલ્પિક પસંદગી શું હોઈ શકે છે જે ફક્ત આ કોયડાને થોડી વધુ અલગ સુંદર રીતે ગણવું તે ખરાબ રીત નથી પરંતુ કોઈપણ તે રીતે એટલે કે થોડી વધુ અલગ રીતે ગણવા નું પણ પસંદ કરી શકે છે એક રસપ્રદ બાબત તમે અહીંથી નિહાળો છો કે અહીં ફક્ત વેગનો 'x' ઘટક છે અને મુક્ત પ્રવાહમાં વેગનો y ઘટક શૂન્ય 0 છે પરંતુ ત્યાં સપાટી AC તરફ આરપાર અમુક પ્રવાહ છે હવે આપણે સપાટી AC અથવા સમાન પ્રકારની સપાટી પસંદ કરી શકીએ જેના તરફ આરપાર કોઈ પ્રવાહ નથી તો ચાલો આપણે નિયંત્રણ વોલ્યુમકંટ્રોલ વોલ્યુમ ની વૈકલ્પિક પસંદગી સાથે અલગ રેખાચિત્ર દોરવાનો પ્રયત્ન કરીએ નિયંત્રણ વોલ્યુમની કંટ્રોલ વોલ્યુમની વૈકલ્પિક પસંદગી તેથી નિયંત્રણ વોલ્યુમની કંટ્રોલ વોલ્યુમની વૈકલ્પિક પસંદગી માટે અને ચાલો આપણે ફરીથી કહીએ કે ફરી આપણી પાસે વેગ પ્રોફાઇલ છે અને તમારી પાસે આ AB છે આપણે અહીં C થી રેખા પસંદ કરવા ઈચ્છીએ છીએ કે જેથી તે રેખા તરફ આરપાર કોઈ પ્રવાહ ન હોય આપણે જોયું ત્યાં બાઉન્ડ્રી લેયરની ધાર તરફ આરપાર પ્રવાહ વહે છે નિયંત્રણ વોલ્યુમની કંટ્રોલ વોલ્યુમની વૈકલ્પિક પસંદગી તેથી તે રેખા કેવી હોવી જોઈએ કે જે આપણે અહીં પસંદ કરીએ છીએ કે જેથી તે તરફ આરપાર કોઈ પ્રવાહ ન આવે હા કયાં પ્રકારની રેખા દ્વારા પ્રવાહરેખા તરફ આરપાર કોઈ પ્રવાહ નહી આવે તેથી જો તમે કોઈ પ્રવાહરેખા પસંદ કરો છો જે બિંદુ C માંથી પસાર થઈ રહી છે તો તે એક પ્રવાહરેખા છે તો પછી આપણે જાણીએ છીએ કે તેની તરફ આરપાર કોઈ પ્રવાહ નથી પરંતુ તે આપણે જે નથી જાણતા એમાં વધારો કરે છે કારણ કે આપણે તે જાણતા નથી કે તે પ્રવાહરેખા આને કઈ જગ્યાએ એક બીજા સાથે છેદે છે ચાલો આપણે કહીએ તો હવે ચાલો આપણે નવું નિયંત્રણ વોલ્યુમ કંટ્રોલ વોલ્યુમ ABCD પસંદ કરીએ જ્યાં આપણે એ કોયડામાંથી છૂટકારો મેળવવાનો પ્રયાસ કરીએ કે જેની આરપાર કોઈ પ્રવાહ નથી તેવી પ્રવાહરેખા ધ્યાનમાં લેવામાં આવી હોય પરંતુ આપણી પાસે એક નવી પ્રવાહ સીમા ફ્લો બાઉન્ડ્રી flow boundary AD છે

બાઉન્ડ્રી લેયરની ધારના કિસ્સામાં તે ભૌતિક દ્રષ્ટિએ એટલું સાહજિક નથી કે ગાણિતિક રીતે એટલું મુશ્કેલ નથી પરંતુ આ નિયંત્રણ વોલ્યુમ કંટ્રોલ વોલ્યુમ દ્વારા વધુ સારૂ ભૌતિક ચિત્ર રજુ કરી શકાય છે પરંતુ બંને બરાબર છે અને બાકીનો ભાગ સરળ છે તમે 'u' ને તે જગ્યાએ અવેજીમાં 'y' પર આધારિત લઈ અને સંકલિત કરી શકો છો કારણ કે 'u' ને 'y' પર આધારિત સમીકરણ અભિવ્યક્તિ શોધવા માટે આપવામાં આવેલ છે આ નિયંત્રણ વોલ્યુમ કંટ્રોલ વોલ્યુમ પર પ્લેટ દ્વારા લગાડવામાં આવતું બળ છે તેથી અહીં 'u' નો ગુણાકાર તે સંખ્યા જે 'u' કરતાં મોટી છે તેની સાથ કરવામા આવે છે તેથી આ પદ બીજા પદ કરતા ઓછું હોવું જોઈએ તેથી સાહજિક રીતે આ નકારાત્મક આવવું જોઈએ અને તે સ્પષ્ટ છે કારણ કે તે એક ડ્રેગ ફોર્સ છે તેથી તે પ્રવાહીની ગતિ ધીમી કરવાનો પ્રયાસ કરે છે તેથી આ કંઈક છે જે ભૌતિક છે અને તે સમજવું મહત્વપૂર્ણ છે એકવાર કોયડાનું નિરાકરણ લાવ્યા પછી તમને કોયડામાંથી નિશાની મળશે અને તમારે તે અંતર્જ્ઞાનનો વિકાસ કરવો જોઈએ કે તે નિશાની શું સૂચવે છે ચાલો આજે આપણે અહીં પૂર્ણ કરીએ અને આપણે આગળના વર્ગમાં આ અભ્યાસ ફરીથી ચાલુ રાખીશું